હેલો અને સિક્યોરિટી સિસ્ટમ એન્જિનિયરિંગના આ લેકચર માં તમારું સ્વાગત છે આગલા લેકચરમાં આપણે સ્ટેકમાં બફર ઓવરફ્લો કઈ રીતે થાય છે તે જોયું અને આપણે એ પણ જોયું કે બફર ઓવરફ્લો કઈ રીતે નુકશાનકારક છે તે એક્ઝિક્યુશન ને અધોગતિ તરફ લઈ જાય છે અને હુમલો કરનાર પેલોડ પ્રોગ્રામ લખી શકે અને એ પેલો ડ પ્રોગ્રામના એજ્યુકેશન માટે ફોર્સ કરી શકે હુમલો કરનાર શું કરતા કે તે બફર ને ઓવરફ્લો કરી દેતા કે જેથી સ્ટેક પર લખેલું રિટર્ન એડ્રેસ બદલી જાય હવે સ્ટેક પર રહેલું રીટન એડ્રેસ બદલી જશે અને તે હુમલો કરનાર એ લખેલ payload થી રિપ્લેસ થશે અને તેથી payload એક્ઝિક્યુટ થશે આ લેક્ચરમાં આપણે બચવાની બે તકનીકો જોઈશું પહેલી કેનેરી જ્યારે બીજી NX bit અથવા તો નોન એક્ઝિક્યુટેબલ સ્ટેક તરીકે ઓળખાય છે આ બંને ટેકનિકો ખૂબ જ પ્રખ્યાત છે અને અત્યાર ના કંપાઇલર માં હાજર હોય છે તો ચાલો આ વ્યાખ્યાન શરૂ કરીએ કેનેરી એક સૌરક્ષણ મિકેનિઝમ છે ખરેખરમાં કંપાઇલર શું કરે છે કે જ્યારે સ્ટેક ફ્રેમ બને ત્યારે કંપાઇલર તેમાં કેનેરી ઇન્સર્ટ કરે છે અહીં નોંધો કે આ ફિગરમાં આપણે પ્રોગ્રામનો stake બતાવ્યો છે જે પ્રમાણે આપણે આગલા વ્યાખ્યાનમાં જોયું તેમ state ફંકશનના પરિમાણો રિટર્ન એડ્રેસ અને ફ્રેમ પોઇન્ટ તથા local variable ધરાવે છે તો હવે કંપાઇલરs શું કરશે કે તે અહીંયા એક કેનેરી દાખલ કરી દે છે હવે કેનેરી શું છે કેનેરી એ રેન્ડમ નંબર છે કે જે કંપાઇલરs નક્કી કરે છે પોતાના રેન્ડમ સ્ટોરમાંથી અને અહીં સેટ કરે છે હવે જ્યારે પણ આ બંને બફર માંથી કોઈ બફર ઓવરફલો થશે એટલે કે buffer1 અથવા તો buffer2 ઓવરફલો થશે તો એ કેનેરી ને ક્રોસ કરી જશે અને તેથી કેનેરીની વેલ્યુ પણ બદલી જશે ફંકશન પૂર્ણ થયા પછી કંપાઇલરs જોશે કે કેનેરીની વેલ્યુ ચેન્જ થઇ છે અને એટલે એ એક એરર હશે કે જે કહેશે કે સ્ટેક ચેન્જ થયો છે જો તમે આ નાનુ ફંકશન જુઓ તો અહીંયા તેણે સ્ટેક ફ્રેમ બનાવી છે તેણે સ્ટેક ફ્રેમ પોઇન્ટર EBP પુશ કર્યો છે અને પછી ટેક પ્રેમમાં પરિવર્તન કર્યું છે કે જે અત્યારનું stake પોઇન્ટર base પોઇન્ટર માં મોકલવામાં આવ્યું છે અને સ્ટેક પોઈન્ટર ને ૧૬ બાઇટથી ઘટાડવામાં આવ્યું છે કે જેથી local variable ની જગ્યા બાકી રહે હવે આ ફંકશન કેનેરી વગરનું છે હવે જે કમ્પ્યુટર કેનેરી ને સપોર્ટ કરતા હોય તેમાં વધારાની ઇન્સ્ટ્રક્શન હોય છે આ મુદ્દામાં એ તે ઇન્સ્ટ્રક્શન છે કે જે કેનેરી ને અહિયાં રિટર્ન સ્ટેટમેન્ટ પહેલા ઉમેરવા તથા દાખલ કરવાની હોય છે જેના કારણે એ ખ્યાલ આવે કે કેનેરી ચેન્જ થઇ નથી મોટાભાગના કંપાઇલરs કેનેરીનો સપોર્ટ કરતા હોય છે અહીંયા આપણે જે કંપાઇલરs વાપરીયે છીએ gcc તે પણ કેનેરીનો સપોર્ટ કરે છે ઘણા કંપાઇલરsમાં કેનેરી એની જાતે જ શરૂ થાય છે જ્યારે બીજા અમુક કંપાઇલરsમાં તમારે બાહ્ય રીતે ફ્લેગ કે જે કેલેરીને શરૂ કરે એ આપવો પડે છે ઘણા કંપાઇલરs કેનેરી દાખલ કરવા માટે હયુરિસ્તિક પણ વાપરે છે દાખલા તરીકે જો કંપાઇલરsને એવું લાગે કે આ ફંકશન બફર ઓવરફ્લો થવા માટે ઉત્તમ છે તો એ અહીંયા કેનેરી દાખલ કરી આપશે જો gcc નું વર્ઝન કે જે કેનેરી સપોર્ટ બાય ડિફોલ્ટ નથી કરતું તેમાં તમારે એ એડ કરવું હોય તો તમે f stack protector વાપરી શકો છો કેનેરી ખરેખરમાં કઈ રીતે કાર્ય કરે છે તે સમજવા એક નાનું ઉદાહરણ લઈએ આ ઉદાહરણમાં આપણે જોઇશું કે આપણી પાસે બે ફંકશન છે એક main અને બીજું ફંકશન કે જેનું નામ સ્કેન છે main function સ્કેન ને બોલાવે છે અને પછી રિટર્ન થાય છે સ્કેન ફંકશનમાં આપડે local બફર કે જે 22 બાઈટનું છે એ બનાવીશું આપણે જાણીએ છીએ કે એ local variable છે કે જેના કારણે એ સ્ટેક પર જશે નોંધો કે આ scan ફંકશન ઓવરફ્લો થવા માટે સંભવિત છે કેમકે યુઝર મોટી સ્ટ્રિંગ જે 22 બાઈટ કરતાં વધુ હોય તે દાખલ કરી શકે છે અને જેના કારણે buffer૨ ઓવરફલો થશે તો ચાલો આપણે ટેક જોઈએ જ્યારે main function શરૂ થશે એ scan ફંકશન ને બોલાવશે અને સ્ટેક આવો કંઈક લાગશે રિટર્ન એડ્રેસ સ્ટેક પર દાખલ કરવામાં આવ્યું છે કે જે scan ઇન્સ્ટ્રક્શન પછીની main ની ઇન્સ્ટ્રક્શન છે પછી પહેલા નો ફ્રેમ પોઇન્ટર stake પર દાખલ કરવામાં આવ્યો છે કે જે સ્કેન ફંકશન જ્યારે પાછું આવે ત્યારે ફ્રેમ બદલવા માટે વપરાશે ત્યારબાદ કંપાઇલર કેનેરી દાખલ કરશે અને બફર ૨ માટે 22 બાઈટ જગ્યા હશે તો ચાલો જોઈએ કે આપણે આ પ્રોગ્રામ રન કરીએ ત્યારે શું થાય છે આપણે ઇનપુટ ખૂબ જ મોટું કે જે 22 બાઈટ કરતાં પણ મોટું હોય તેવું આપીશું દાખલા તરીકે આપણે આ પ્રોગ્રામને compile કરીશું gcc canaries2 c O0 હવે gcc ના આ વર્ઝનમાં કેનેરી પોતાની જાતે જ દાખલ થશે જોકે એ વસ્તુ gcc ના દરેક વર્ઝનમાં શક્ય નથી હોતું તો એ કેસમાં તમારે compilation વખતે f stack protector ઓપ્શન મૂકવો પડે હવે જ્યારે તમે આ પ્રોગ્રામ ચલાવશો ત્યારે main scanને બોલાવશે scan scanf ને બોલાવશે અને તે યુઝરને સ્ટ્રીંગ આપવા રહેશે આપણે અહીંયા શું કર્યું કે આપણે ખૂબ જ મોટી કે જે 22 bite કરતાં પણ મોટી સ્ટ્રીંગ આપી અને તમે જાણો છો તેમ scanf એ સ્ટ્રીંગ થી બફર ૨ ભરી દેશે ૨ ની ascii વેલ્યુ hexadecimal માં 32 છે હવે અહીંયા શું થશે કે આ 32 એ stake માં જશે પછી એ બફર ભરવાનું શરૂ કરશે અને આપણી પાસે 22 બાઈટ ની લિમિટ કરતાં વધુ ડેટા છે તેના કારણે બફર ઓવરફલો થશે અને આપણે નોંધીશું કે કેનેરીની વેલ્યુ પણ બદલી જશે તો કેનેરીની જે કઈ ભી જૂની વેલ્યુ હોય તે હવે બદલીને 32 32 32 32 થઇ જશે એ જ રીતે બીજા ડેટા જેમકે રીટન એડ્રેસ અને ફ્રેમ પોઇન્ટર પણ બદલાઈ જશે અને ૩૨ થઇ જશે હવે જ્યારે સ્કેન ફંકશન પાછું આવે છે ત્યારે શું થાય છે કે કંપાઇલરએ કોડ એડ કર્યો છે કે જે ચેક કરશે કે કેનેરીની વેલ્યુ ચેન્જ થઇ કે શું પરિણામ સ્વરૂપ આપણને આવું કંઈક output દેખાશે તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટેક smashing છે અને પ્રોગ્રામ ટર્મિનેટ થઇ જશે અહીં નોંધો કે પ્રોગ્રામ ટર્મિનેટ લોકેશન નંબર 0x804847A પર થયો અને કેનેરીની વેલ્યુ કે જે 32 32 32 32 ચેન્જ થઇ હતી આ થયું કેમ કે સ્ટેક ઉપર જે છે તે buffer overflow છે સ્ટેક smashing શોધવાનું પરિણામ એ ટર્મિનેશન પોઇન્ટ પર પ્રોગ્રામ નું મેમરી મેપ પણ બતાવશે તો ચાલો થોડું ઊંડાણમાં જોઈએ કે કેનેરી સાથે શું થાય છે તો અહીંયા સ્લાઇડના આ ભાગમાં જુઓ કે એસેમ્બલી code કે જે કે scan ફંકશન કે જે કેનેરી વગરનું છે એના માટેનું છે જ્યારે ડાબી બાજુનો code એસેમ્બ્લી છે કે જે કૅનેરી સાથેનો છે અહીં તમે નોંધો કેનેરી વગર ટોટલ ઇન્સ્ટ્રક્શન ખૂબ જ ઓછી છે નોંધો કે હંમેશાની જેમ સ્ટેક ફ્રેમ બને છે અને થોડા પેરામીટર scanf માટે સેટ થાય છે અને પછી scanfને કોલ થાય છે આ ચોક્કસ ઇન્સ્ટ્રક્શન iso c99 scanf ને કહેવામાં આવે છે તે scanf ફંકશન ને બોલાવે છે અને પછી ફંકશન માંથી પરત આવે છે હવે જ્યારે કેનેરી શરૂ છે ત્યારે થોડી વધારાની ઇન્સ્ટ્રક્શન ઉમેરાશે ચોક્કસ પણે આ ત્રણ ઇન્સ્ટ્રક્શન કે જે ફંકશનના શરૂઆતમાં અને આ બે ઇન્સ્ટ્રક્શન કે જે ફંકશન ના અંતમાં ઉમેરાઈ છે હવે આ ત્રણ ઇન્સ્ટ્રક્શન રેન્ડમ કેનેરી લાવશે અને તેને સ્ટેક પર મુકશે તો રેન્ડમ વેલ્યુ કે જે કેનેરી માં આવવાની છે તે આ સ્થળ gs20 કે જે સેગમેન્ટ GS દ્વારા પોઇન્ટ કરવામાં આવે છે અને ઓફસેટ 20નો રેન્ડમ ડેટા કે જે અહીંયા હાજર છે તે છે તો આપણે અહીંથી થોડો રેન્ડમ ડેટા લઈએ છીએ અને તેને EAX રજીસ્ટરમાં મોકલીએ છીએ અને પછી એ EAX નો ડેટા સ્ટેક પર મૂકીએ છીએ હવે EBP પર ફ્રેમ પોઇન્ટર કે જે ૧૨ બાઈટનું છે એ એ જગ્યા છે કે જ્યાં કેનેરી હાજર છે હવે એ જગ્યા પર આપણે EAXનો કન્ટેન્ટ કે જે રેન્ડમ વેલ્યુ છે તે નાખીશું ત્યારબાદ આપણે Ex OR ઇન્સ્ટ્રક્શન કે જે EAX રજીસ્ટર ને ઝીરો કરશે તે વાત કરીશું હવે આપણી પાસે બાકીની ત્રણ ઇન્સ્ટ્રક્શન કે જે પહેલા હતી તેવી છે અને અંતમાં રીટર્ન ની પહેલા એક ચેકિંગ છે કે જે કેનેરી ચેંજ થયું કે નહીં એવું શોધશે આ ચેક ખરેખરમાં કેનેરીની વેલ્યુ સ્ટેક પર થી લઇ ebp 12 લઈ રજીસ્ટરમાં લેશે અને એ જોશે કે કેનેરી બદલાયું કે નહીં આ ઓરિજિનલ ડેટા કે જે gs20 ના પર પ્રેઝન્ટ છે એની સાથે EX OR કરીને ચેક કરશે કે તે જવાબ EDX રજીસ્ટર જેવો જ છે કે નહીં જો એ સરખું હશે એનો અર્થ એવો થાય કે કેનેરી બદલાયું નથી અને ફંકશન બરાબર રીતે પાછું આવ્યું છે અને બીજી તરફ જો એવું શોધો કે કેનેરી બદલી ગયું છે એનો અર્થ એ છે કે Ex OR ની વેલ્યુ બીજું કંઈક આવે કે જે ઝીરો ન હોય તો એ આ ફંકશન stack chk fail કે જે built in ફંકશન છે એને બોલાવશે હવે stack chk fail એ બધી જ માહિતી કે કયા સ્ટેક smash થયો એ આપશે અને બીજી બચાવવાની પ્રક્રિયા કે જે પ્રોસેસર બનાવનાર ઇમ્પલીમેન્ટ કરે છે તેને નોન એક્ઝિક્યુટિવ સ્ટેક અથવા તો WX કહેવામાં આવે છે આનો અર્થ એવો થાય કે કોઈ પર્ટિક્યુલર સેગમેન્ટ ઉદાહરણ તરીકે સ્ટેક કોઈ કાં તો લખી શકે અથવા તો તેને એક્ઝિક્યુટ કરી શકે ઉદાહરણ તરીકે જો તમે એ સેગમેન્ટ લખતા હો તો એનો મિનિંગ કે તમે રન ન કરી શકો અને બીજી બાજુ જો તમે એ રન કરતા હો તો તમે એને લખી ન શકો તો ચાલો જોઈએ કે આ કઈ રીતે કામ કરશે તો યાદ કરો આપણો આગળ વ્યાખ્યાન કે જ્યાં આપણે buffer overflow જોયું અને હુમલો કરનાર કઈ રીતે પોતાનો payload સ્ટેકમાં મૂકે છે કે જેથી એ પોતાનો કોડ સ્ટેકમાં ચેક કરી અને પછી સ્ટેકને એક્ઝિક્યુટ કરતો હતો હવે આ નોન એક્ઝિક્યુટિવ સ્ટેકમાં બેમાંથી એક જ વસ્તુ થઈ શકશે એટલે જો તમે સ્ટેક માં લખો છો મતલબ તમે સ્ટેકને એક્ઝિક્યુટ ના કરી શકો બંને Intel અને AMD પ્રોસેસર આ નોન એક્ઝિક્યુટેબલ સ્ટેક ધરાવે છે Intel પ્રોસેસર માં અને NX bit જ્યારે AMD પ્રોસેસર માં એને ND કહેવામાં આવે છે તો NX અથવા તો ND bit નોન code ભાગને નોન એક્ઝિક્યુટેબલ બનાવવા માટે વપરાય છે તેથી કોઈ પ્રોગ્રામ ના સ્ટેકને NX બીટ સેટ કરીએ એનો મતલબ એવો થાય કે તમે સ્ટેકમાં લખી તો શકો છો પરંતુ તેને એક્ઝિક્યુટ કરી શકતા નથી તો હવે ધારો કે payload સ્ટેકમાંથી એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કરે છે તો એક્શેપશન આવશે અને code ટર્મિનેટ થઇ જશે NX bit support જુઓ આપણે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા વિચારીએ તો લીનક્સ કર્નલ 2004થી અને વિન્ડોઝ xp સર્વિસ પેક ૧ અને વિન્ડોઝ સર્વર 2003 સપોર્ટ કરે છે આને ડેટા એક્સચેન્જ પ્રિવેન્શન કહેવામાં આવે છે આપણે હવે જોઇશું કે આ એક ખૂબ જ સારો રસ્તો છે અટેક રોકવા માટેનું એનું કારણ કે એ ફક્ત એક જ bit પર પેજ જોઈએ છે અને એ bit પેજ ડિરેક્ટરી અને પેજ ટેબલમાં હોય છે દરેક પ્રોસેસના અને આ એક જ bit અટેક રોકવા માટે પૂરતું છે હવે એવા ઘણા સારા પ્રોગ્રામ કે જે ખરેખર સ્ટેકમાંથી એક્ઝિક્યુટ માંગતા હોય છે જેમકે જાવાનું just in time કંપાઇલર બહારના કોઈ ડેટા પર એસેમ્બલી code બનાવી અને તેને એક્ઝિક્યુટ કરે છે તો આ એપ્લિકેશનને code મૂકવી પડે છે અને એને રન પણ કરવો પડે છે તો આ એપ્લિકેશન જો NX બીટ સેટ હશે તો થશે નહીં હવે એપ્લિકેશન એવા પ્રોસેસર કે જ્યાં NX બીટ છે ત્યાં રન કરવા માટે આપણે આ એપ્લિકેશનને રન કરતાં પહેલા NX બીટને બંધ કરવો પડશે આ અટેક રોકવા એક ખૂબ જ સારી તકનીક છે અને એની આ એક જ ખામી છે કે કોઈ પર્ટિક્યુલર પ્રકારની એપ્લિકેશન એના કારણે complete થતી નથી તો આ બંને પ્રકારની સંરક્ષણ મિકેનિઝમ કેનેરી અને nx આજના મોર્ડન કમ્પ્યુટરમાં હોય છે તો તમે આ કોડ તમારા લેટેસ્ટ કમ્પ્યુટર જેમકે ubuntu system માં શરૂ કરો તો તમે જોશો કે સ્ટેક smashing મળી જાય છે અને આ કોડ રન થશે નહીં જોકે તેને તમારે રન કરવો હોય તો આ સરક્ષણ બંધ કરી અને પછી તમે આ કોડને રન કરી શકો એના માટેના ઘણા રસ્તાઓ હોય છે એ કરવા માટેનો રસ્તો fno stack protection એ નક્કી કરવું છે જેના કારણે કેનેરી ડિસેબલ થઈ જશે અને z execstack સ્ટેક પરથી એક્ઝિક્યુટ કરવા દેશે જ્યારે આ થઈ જાય છે ત્યારે આપણને એક્ઝિક્યુ ટેબલ a out મળે છે out સફળતાપૂર્વક તમારા મશીન પર ચાલે છે હવે તમે આ ડિરેક્ટરીમાં રહેલો code જુઓ તેને આ ઓપ્શન સાથે compile કરો અને જુઓ કે particular પ્રોગ્રામ કઈ રીતે થાય છે તેનો પહેલો kemron થાય છે અને સેલ કઈ રીતે સફળતાપૂર્વક બનાવવામાં આવે છે હવે આપણે આ વ્યાખ્યાન પૂરું કરીએ એ પહેલા થોડા મુદ્દા છે કે જેના ઉપર તમારે વિચાર કરવો જોઈએ હવે જ્યારે આપણે આ ઉદાહરણ કે જે main અને scan વાળું જોઈએ છીએ આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે આપણે એને ઘણું મોટું input 2નું આપીએ તો હવે એજ્યુકેશનમાં શું થશે જો કેનેરી enable ના હોય તો એટલે કે આ ઉદાહરણમાં માનો કે તમે કેનેરી વગર fno stack protector સાથે એને compile કરો છો તો આ પ્રોગ્રામ નું પરિણામ શું હશે આ એ છે કે જે તમારે આવતા વ્યાખ્યાન સુધી વિચારવાનું છે ધન્યવાદ